તેથી આ 𝑥3 𝑥𝐶3ના મુલ્ય દ્વારા આપણે બધા મૂલ્યોની ગણતરી કરીશું જેમ કે આપણે ઉપયોગમાં લીધેલી બે પદ્ધતિઓ લોડ ફ્લો અને એક શન્ટ કેપેસિટરના કેટલાક ઉદાહરણ મેં આપેલ છે અને એક આ છે આપણે આ 3 પણ આપેલ છે તે ખૂબ સરળ વસ્તુ છે તેથી ફ્લેટ વોલ્ટેજની શરૂઆત થાય છે તેથી આ કિસ્સામાં આપણે તે જ વસ્તુ લઈ રહ્યા છીએ જે બધા વોલ્ટેજ માટે 1∠0 છે તેથી શરૂઆતમાં તે ફ્લેટ વોલ્ટેજની શરૂઆત હતી આ બધી વસ્તુઓ હતી શરૂઆતમાં સીરીઝ કેપેસિટરની ગણતરી કરવામાં આવી હતી 003 એકમ દીઠ છે હવે આ તમારા માટે સમજી શકાય તેવું છે 𝑖30 004 એકમ દીઠ છે અને 𝑖40 004 એકમ દીઠ છે હવે તે જ રીતે 𝐼1 𝑖1 𝑖2 𝑖3 છે જો તમે ગણતરી કરો તો તે 0 25° બને છે 𝐼2 𝑖3 𝑖4 છે જો તમે તે કરો તો તે 0 03° બનશે અને 𝐼3 𝑖4 છે અને તે ખરેખર 0 69° બને છે આગળ તમારી 𝑉2ની ગણતરી છે તેથી તે જ રીતે 𝑉2 𝑉1 − 𝐼1𝑍1 છે તેથી 𝑉11∠0 મુકો 𝐼1નુ મૂલ્ય તમે અવેજી કરો અને 𝑍1નુ મુલ્ય પણ અવેજી કરો અને સરળ કરો તેથી તમે 𝑉30 36° એકમ દીઠ મેળવશો તેથી તે જ રીતે 𝑉4 𝑉3 − 𝐼3𝑍3 છે તેથી પહેલાની જેમ જ 𝑉3 તમને આ મળ્યું 𝑉2 આપણને આ મળ્યું 𝑉3 આના બરાબર છે તમે અવેજી કરશો તો તમને આ મળશે અને 𝑉4 𝐼3 𝑍3 અવેજી કરો કારણ કે અહી Zમાં ઘટાડો થયો છે અને તે 1 64° છે તેથી આ કિસ્સામાં 𝑉4ના કિસ્સામાં તમે ફક્ત બધી ગણતરીઓ કરો અને સરળ કરો આખરે તમને 𝑉40 76° મળશે અને આ પ્રથમ પુનરાવૃત્તિ પછી છે હવે બીજી પુનરાવૃતિ અહીંથી શરૂ થાય છે આ બીજી પુનરાવૃત્તિ છે તેથી આ નવા વોલ્ટેજની સાથે જ આપણે 𝑖2 𝑖3 અને 𝑖4ની ગણતરી કરીએ છીએ તેથી તમે માત્ર આ બધી વસ્તુ 𝑃𝐿−𝑗𝑄𝐿𝑉∗ સૂત્રમાં મુકો અને તમે 0 003035 મેળવશો તેવી જ રીતે 𝑖3 ના બરાબર તે જ વસ્તુ અને તેના ભાગાકારમાં છે ત્યાં તે કઈ પણ હોઈ તમે 0 004101 મેળવશો અને તે જ રીતે 𝑖4ની તમે ગણતરી કરો તેથી જો તમે 𝑖4ની ગણતરી કરો તો તમે આ લેશો નહિ તેથી તે અહીં છે અને તે 0 91° છે તેથી આ રીતે 𝑖2 અને બીજી પુનરાવૃતિ તમને મળ્યુ તેથી બીજી પુનરાવૃત્તિમાં 𝐼1ની ગણતરી કરો તેથી તમને 0 78° મળશે તેવી જ રીતે 𝐼2 𝑖3 𝑖4 મળશે કે જે 0 તેથી તે 0 43° આવી રહ્યું છે એ જ રીતે 𝐼3𝑖4 છે તેથી આ 𝑖4નું સમાન મૂલ્ય છે તેથી તમે 𝑉2ની ગણતરી કરો અને 𝐼1 𝑉1 𝑍1ની બધી કિંમત મુકો તો તમને 𝑉2 0 084° મળશે એ જ રીતે 𝑉3 𝑉2 − 𝐼2𝑍2 છે અને આ 𝑉2ની કિંમત અહીં મૂકો અને આ 𝐼2 અને 𝑍2 નુ મુલ્ય અહી મુકો અને ગણતરી કરો 36° મળશે અને આ વાસ્તવિક ભાગ છે અને આ આનો કાલ્પનિક ભાગ છે તેથી 𝑉4 𝑉3 − 𝐼3𝑍3 છે સીરીઝ કેપેસીટરના કારણે અહી 𝑍3 ના મુલ્યમાં અહી ઘટાડો થાય છે તેથી જો તમે તેને ઉકેલો અને આ કરો તો 𝑉4 એ એકમ દીઠ 0 79° બનશે હવે આ બીજી પુનરાવૃતિ પછીનું છે સિરીઝ કેપેસિટર સાથેની બીજી પુનરાવૃત્તિ પછી આ સીરીઝ કેપેસિટર વિનાનું વોલ્ટેજ છે જે ખૂબ જ પ્રથમ લોડ ફ્લો અભ્યાસ પદ્ધતિમાં છે અને આ મૂલ્યને ફરીથી લખ્યું છે અને તે 0 98578 છે અહીં પણ 0 98578 દેખાય છે એટલે કે વોલ્ટેજમાં લગભગ કોઈ ફેરફાર દેખાતો નથી અહીં પણ લગભગ કોઈ ફેરફાર નથી અને ખૂણો અહી 0 0850084 છે તે જ રીતે આ એક 0 9659 છે અને તેમાં લગભગ કોઈ ફેરફાર નથી અને જો તમે આ 0 95137 જુઓ પરંતુ આ 0 95431 છે પરંતુ અહીં તે 137થી 431 સુધરેલ છે વોલ્ટેજમાં સુધારો થયો છે કારણ કે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે તમે સીરીઝ કેપેસિટર અહીં જોડ્યા છે તેથી અહીં વોલ્ટેજમાં સુધારો થશે પરંતુ અહી આમાં અસર થશે નહિ અને વોલ્ટેજમાં બદલાવ આવશે નહિ અને તે સમાન જ રહેશે તેથી હું સૂચવુ છું કે તમે શાખા 1માં કેપેસિટરનું સમાન મૂલ્ય મૂકો અને કૃપા કરીને તે જોવાનો પ્રયાસ કરો કે 𝑉2 𝑉3 𝑉4 માં શું થાય છે તમને મળશે કે કોઈ પણ કેપેસીટર વગર વોલ્ટેજમાં સુધારો થાય છે અને આ બધા વોલ્ટેજમાં સુધારો થશે તેથી આ સીરીઝ કેપેસીટર છે આની સાથે હવે હું શન્ટ કેપેસીટરના ઉપયોગ અંગેની કેટલીક સમજૂતી સાથે ફરી આવીશ ફક્ત પકડી રાખો કે આ બાબતો પહેલાનો તમારો મુદ્દો આ છે આ મુદ્દો છે તમારી પ્રથમ વસ્તુ એ શન્ટ કેપેસિટર માટે આર્થિક સમર્થન પણ છે અહીં જુઓ અને તમે કેટલીક બાબતોને સમજવાનો પ્રયત્ન કરો કે આ બધી બાબતોને વર્ગમાં ઉકેલવાનું શક્ય નથી પરંતુ તમારી પાસે કેટલાક વિચારો છે પહેલી બાબત રિલીઝ જનરેશન કેપેસીટીrelease generation capacityમુક્ત થતી ઉત્પાદન ક્ષમતા છે અને શું થાય છે તે તમે વિચારો છો અને હું તમને ફક્ત સાંભળવાનું કહી રહ્યો છું ધારો કે પાવર પ્લાન્ટમાં સિંક્રોનસ જનરેટર છે તેથી તે રીઅલ પાવરreal powerવાસ્તવિક પાવર ઉત્પન્ન કરે છે અને સાથે સાથે રીએક્ટીવ પાવરreactive powerપ્રતીક્રીયાશીલ પાવર પણ જરૂરી છે મૂળભૂત રીતે તેનું રેટિંગ અહીં મેગાની દ્રષ્ટિએ છે તેથી જ્યારે પણ તમે શન્ટ કેપેસિટર મૂકી રહ્યાં હોવ ત્યારે તમે વિતરણ બાજુ પર છો તેનો અર્થ તમે મૂળરૂપે કિલો VAr અથવા મેગા VArને કોમ્પનસેટ કરી રહ્યા છો તેથી તેનો અર્થ એ કે નેટવર્ક ખરેખર તે દોરતું નથી કે જેને તમે કોમ્પનસેટ કરી રહ્યા છો અથવા મૂકી રહ્યા છો અને નેટવર્ક ખરેખર સ્રોતમાંથી કોઈ રીએક્ટીવ પાવર દોરી રહ્યું નથી તેથી જો હું માનું છું કે તે આવું જ છે તો પછી શું થશે પછી તે કહે છે કે તે રીલીઝ્ડ જનરેશન કેપેસીટી છે તેનો અર્થ એ છે કે જનરેટરની બાજુએ લોડમાં બધો રીએક્ટીવ પાવર આપવાની જરૂર નથી કારણ કે તમે કંઈક કોમ્પનસેટ રહ્યા છો તેથી સામાન્ય રીતે જનરેટર MVA ક્ષમતાની દ્રષ્ટિએ MVA મુક્ત થશે કારણ કે કેપેસિટરને કોમ્પનસેટ ન કરવાની તુલનામાં જનરેટરમાં ઓછા MVAની જરૂર હોય છે તેથી જ તેને રીલીઝ્ડ જનરેશન કેપેસીટી કહેવામાં આવે છે બીજી બાબત રીલીઝ ટ્રાન્સમિશન કેપેસીટીrelease transmission capacityમુક્ત થતી પ્રસારણ ક્ષમતાનો અર્થ એ છે કે ટ્રાન્સમિશન લાઇનમાં વિવિધ પ્રકારના કન્ડકટરconductorવાહક હોય છે અને દરેક કન્ડકટર એ થર્મલ ક્ષમતા છે કે જે મહત્તમ પ્રવાહ વાહન ક્ષમતા અથવા મહત્તમ તાપમાનમાં વધારો છે તેથી જ્યારે પણ તમે કેપેસિટર મૂકી રહ્યાં છો તેનો અર્થ એ કે પ્રવાહનો રીએક્ટીવ ઘટક અમુક અંશે કોમ્પનસેટ થઇ રહ્યો છે તેનો અર્થ એ કે ટ્રાન્સમિશન બાજુ પર પ્રવાહની તીવ્રતા ઘટશે તેથી બીજી રીતે તેનો અર્થ ટ્રાન્સમિશન લાઇન અથવા ટ્રાન્સમિશન નેટવર્ક છે તે શન્ટ કેપેસિટર અથવા કઈ પણ વિનાની તુલનામાં ઓછા લોડનુ હશે તેથી જ તે ટ્રાન્સમિશન કેપેસીટી ક્ષમતાને રિલીઝ કરે છે એટલે ખરેખર તે મૂળભૂત રીતે નેટવર્ક લોડિંગ અથવા ટ્રાન્સમિશન લાઇન મહત્તમ પ્રવાહ વહન ક્ષમતા જે પણ હોય તે છે તેની સરખામણીમાં તે પ્રવાહને ઓછી માત્રામાં લઈ જશે એનો અર્થ એ કે ટ્રાન્સમિશન લાઇન વધુ લોડવાળી હોઈ શકે છે કારણ કે તે શન્ટ કેપેસિટરને કારણે ટ્રાન્સમિશન લાઇન પર પ્રવાહના રીએક્ટીવ ઘટકની ઓછી માત્રા ખેંચશે હવે ત્રીજી વસ્તુ રીલીઝ ડીસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન કેપેસીટીrelease distribution substation capacityમુક્ત થતી વિતરણ સબસ્ટેશન ક્ષમતા છે તેથી મેં તમને કહ્યું હતું કે જયારે તમે વિતરણ સીસ્ટમમાં રીએક્ટીવ પાવર જોડો છો કે જે શન્ટ કેપેસીટરને ટેકો આપે છે ત્યારે એવું થશે કે સબસ્ટડીન્સીઝsubstancesપદાર્થ માંથી સબસબસ્ટેશનમાં અને તે ઓછો રીએક્ટીવ પાવર ખેંચશે તેથી જો તેવું છે તો તે રીલીઝ ડીસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન કેપેસીટી છે જેનો અર્થ એ છે કે દેખીતી રીતે આ સબસ્ટેશન ક્ષમતામાં વધારો થાય છે કારણ કે ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ સબસ્ટેશન ટ્રાન્સફોર્મર ત્યાં છે અને કેપેસીટર વગર ટ્રાન્સફોર્મર જે પણ kVA સપ્લાય કરે છે તે શન્ટ કેપેસિટરને કારણે kVA સપ્લાય ઘટશે આ બધા પાવર સમાન રહેશે કારણ કે આપણે કોઈપણ વાસ્તવિક પાવર સાધનને કોમ્પનસેટ કરતા નથી જેમ કે વિતરિત જનરેશન પરંતુ રીએક્ટીવ પાવર તેથી જ તે વિતરણ સબસ્ટેશન ક્ષમતાને મુક્ત કરશે કારણ કે ટ્રાન્સફોર્મરનુ લોડિંગ ઓછું થશે કારણ કે તે ઓછો રીએક્ટીવ પાવર સપ્લાય કરશે કારણ કે તમારી પાસે વિતરણ બાજુ શન્ટ કેપેસિટર છે હવે વધારાના ફાયદાઓમાનું એક એ ઊર્જાની ખોટમાં ઘટાડો છે તેથી કુદરતી રીતે 𝐼2𝑟 ખોટ ઘટશે અને કેટલીકવાર હું એક અંગ્રેજી કવિતા પ્રકારની વસ્તુ બનાવું છું કે ઊર્જા એ પાવર×કલાક છે તેથી ત્યાં જે પણ પાવરની ખોટ જશે તેનો સમય દ્વારા ગુણાકાર થશે તેથી તે તમારો ઊર્જાની ખોટ હશે તેથી કુદરતી રીતે 𝐼2𝑟 નો ઘટાડો થવાનો અર્થ એ થાય છે કે મૂળભૂત રીતે ઊર્જાની ખોટ ઘટી રહી છે કારણ કે સિસ્ટમ 24 કલાક ચાલુ છે તેઓ વોલ્ટેજ ડ્રોપ ઘટાડે છે અને પરિણામે કુદરતી રીતે વોલ્ટેજ નિયમન સુધરે છે જો તમારો વોલ્ટેજ શન્ટ કેપેસિટરને કારણે છે તો પ્રવાહનો રીએક્ટીવ ઘટક ઘટતો જાય છે તેથી તે લાઇનમાં વોલ્ટેજ ડ્રોપ ઓછો થશે તેથી વોલ્ટેજ મેચ થશે નહીં જ્યારે વોલ્ટેજ સુધરશે તેથી કુદરતી રીતે વોલ્ટેજ નિયમન વધુ સારું રહેશે પછી ફીડરની રીલીઝ કેપેસીટી એ બીજી વસ્તુ છે જે રીલીઝીંગ ટ્રાન્સમિશન સિસ્ટમ કેપેસીટીની સમાન છે હવે અહીં તે વિતરણ બાજુ છે ત્યાં ટ્રાન્સમિશન બાજુ છે જેનો અર્થ સમાન છે તેનો અર્થ એ કે પ્રવાહના શન્ટ કેપેસિટર રિએક્ટિવ ઘટકને કારણે તમારી વિતરણ લાઇન અથવા વિતરણ ફીડર ઘટશે તેથી તમારી પ્રવાહ ચલાવાની ક્ષમતા વધશે તે અર્થમાં કે તમે આને કારણે વધુ લોડ ઉમેરી શકો છો કારણ કે તે તીવ્રતાના આધારે હશે અને તે શન્ટ કેપેસિટરને કારણે પ્રવાહની ઓછી માત્રા ખેંચશે અને સિસ્ટમના સુધારા અથવા આ બધાના કારણે વિસ્તરણના કારણે કેપિટલ ખર્ચનુ પોસ્ટપોનમેન્ટ અથવા એલીમીનેશન મે તમને કહ્યું છે અને વોલ્ટેજ સુધારણાને લીધે આવકમાં વધારો થાય છે કારણ કે વોલ્ટેજ લગભગ ઊર્જા વપરાશમાં સુધારો કરે છે તેથી કુદરતી રીતે આ વસ્તુના કારણે આવકમાં વધારો થશે પરંતુ હું તમને એક વાત કહી શકું છું કે ખરેખર એન્જિનિયર તરીકે વાસ્તવમાં આપણે જોઈએ છીએ કે તમે કેટલું રોકાણ કરો છો અને કેટલી આવક થાય છે અથવા ભેગી થાય છે તેથી મૂળભૂત રીતે આ વસ્તુનો તફાવત લાભ અથવા ખોટ જે કંઈ પણ થશે તે થશે તેથી ધારો કે જો તમે ઉપયોગીતા છો તો તમે જોશો કે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને તમે ગ્રાહકો પાસેથી કેટલું નાણું એકત્રિત કર્યું છે જો તમે જુઓ કે આ તફાવત સકારાત્મક છે તેનો અર્થ એ કે તમે કમાણી કરી રહ્યાં છો અને જો તમે કહો છો કે તે નકારાત્મક છે તો તમે ગુમાવનાર છો તેથી એક ઇજનેરી દૃષ્ટિકોણ તરીકે તમે જોશો કે તમે કેટલી કમાણી કરી છે અને તેના પર તમે કેટલું રોકાણ કર્યું છે તેથી અહીં એ જ બાબત છે કે કેટલી ઊર્જા ઉત્પન્ન થાય છે અને કેટલી આવક એકત્રિત કરવામાં આવે છે કારણ કે દરેક વસ્તુ પૈસાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે તેથી જ તે વિતરણની બાજુમાં તમારી પાસે હજારો ફીડરો હશે અને મોટે ભાગે 11 kV ફીડરો હોય છે અને ખાસ કરીને ભારત અને અન્ય ઘણા દેશોમાં આ 11 kV ફીડરો છે તેથી ત્યાં ભારે પાવરની ખોટ થશે અને ખાસ કરીને વિતરણ બાજુ 𝐼2𝑟ની ખોટ તકનીકી અને બિન તકનીકી બંને ખોટ ત્યાં ઉપલબ્ધ છે પરંતુ અહીં આપણી ચિંતા માત્ર તકનીકી ખોટની છે તેથી આ ચોક્કસ વસ્તુઓ છે પરંતુ તમારે વિતરણ સીસ્ટમની યોગ્ય રચના કરવી પડશે હવે આ વિતરણ ભાગને બંધ કરતા પહેલા થોડીક બાબતો હું તમને જણાવવા માંગું છું પછી આપણે જુદા જુદા વિષય પર જઈશું એક વસ્તુ સામાન્ય રીતે તમે કરો છો ધારો કે તમારી પાસે આ પ્રકારનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે આ પ્રકારનું વિતરણ નેટવર્ક માટે કોડીંગનુ લખાણ કરવું મુશ્કેલ નથી તે એકદમ સરળ છે તેથી ધારો કે તમારી પાસે આ પ્રકારનુ નેટવર્ક છે હું કેટલીક બાજુની શાખાઓ આ પ્રકારનાં નેટવર્કને સ્પષ્ટ કરવાના હેતુથી જ લઈ રહ્યો છું અને માનો કે નોડ નમ્બ છે આ તમારું સબસ્ટેશન છે સબસ્ટેશન એટલે કે મેં તમને કહ્યું હતું કે તે ગ્રીડથી જ આવી રહ્યો છે અને આ બાજુ મેં તમને શરૂઆતમાં કહ્યું છે આ બાજુ એટલે કે કદાચ આનો અર્થ તણાવની બાજુ તે કદાચ 33 કદાચ 66 કદાચ 132 કદાચ 220 પણ છે પરંતુ આખરે તે આ તરફ 11 kV એ નીચે ઉતરશે તો માની લો કે આ સબસ્ટેશન છે આ નોડ 1 નોડ 2 નોડ 3 નોડ 4 નોડ 5 નોડ 6 નોડ 7 નોડ 8 નોડ 9 અને નોડ 10 નોડ 11 નોડ 12 છે અને આ નોડ 13 છે અને બધે ત્યાં લોડ છે તેમ છતાં હું તે બતાવતો નથી પણ ત્યાં બધે લોડ છે હવે હું એ કહેવા માંગુ છું કે મૂળભૂત રીતે 3 પ્રકારનાં લોડ અથવા સંયુક્ત પ્રકારનાં લોડ ઉપલબ્ધ છે એક અચળ પાવર છે એક અચળ પ્રવાહ છે અને એક અચળ અવરોધ છે તેથી હું તમને એક પ્રશ્ન આપીશ અને ઇમેઇલ પર લખીશ કે અચળ પાવર લોડના એક કે બે ઉદાહરણો આપો અચળ પ્રવાહ લોડનું ઓછામાં ઓછું એક ઉદાહરણ આપો અને અચળ અવરોધ લોડનું એક ઉદાહરણ આપો અચળ અવરોધ લોડ હું તમને હમણાં જ કહીશ તેથી જો તમારી પાસે કોઈ અન્ય વસ્તુ છે તો તમે મને જણાવી શકો છો તેથી મૂળભૂત રીતે આ કેપેસિટરમાં જે બન્યું તે ખરેખર અચળ અવરોધ ઉપકરણ છે સામાન્ય રીતે સીસ્ટમ સાથે જોડાયેલ આવૃત્તિ જો 50 Hz અથવા 60 Hz હોય તો સામાન્ય રીતે તે બદલાતી નથી અને તે નજીવી આવૃતિની આસપાસ હોય છે પરંતુ કેટલીકવાર તે 50 કરતા થોડી ઓછી અને ક્યારેક 50 કરતા થોડી વધારે હોય છે તેથી તે મૂળરૂપે અચળ અવરોધનો પ્રકાર છે કારણ કે શન્ટ કેપેસિટરનુ રીએક્ટન્સreactanceપ્રતિક્રિયા અચળ રહેશે તેથી તે કિસ્સામાં શું થાય છે ધારો કે તમે કેપેસિટર ખરીદી રહ્યા છો તેથી ઉત્પાદક તમને 5 મેગા VAr કેપેસિટર આપશે અને તેઓ નોમિનલ વોલ્ટેજ કહેશે ધારો કે તેમાં 33 kV લખેલ છે તે નોમિનલ વોલ્ટેજ છે તેથી જો હું 33 kV અથવા 11 kV જે કઈ પણ લઉં છું તો વાંધો નથી તેથી આખરે તે મેગા VAr આપશે અને તે kV હશે તેથી જો તમે તેને એકમ દીઠમાં રૂપાંતરિત કરો છો તેથી મૂળભૂત રીતે ત્યાં 5 મેગા VAr ત્યાં હશે તેથી હું કહું છું કે 33 kV અથવા 11 kV તમે ગમે તે રીતે જે પણ લખશો તેવુ ઉત્પાદક આપશે તેનો અર્થ એ કે જો તે સમયે વોલ્ટેજ સ્તર 33 kV હોય તો પછી ફક્ત 5 મેગા VAr ઇન્જેક્ટ કરવામાં આવશે જો તે 33 kVથી વધુ છે તો તે કદાચ 5 થી વધુ ઈન્જેક્ટ આપશે અહી તે 33 kVથી ઓછું છે તેથી 5 કરતા ઓછું ઇન્જેક્ટ કરશે તેથી મૂળભૂત રીતે તે અચળ ઈમ્પીડન્સ ઉપકરણ છે અને શન્ટ કેપેસિટર એ અચળ ઈમ્પીડન્સ ઉપકરણ છે તેનો અર્થ છે કે જો આના જેવું કંઇક આપેલ હોઈ તો તે પ્રારંભિક મૂલ્ય ધારે છે જેમ કે ઉત્પાદકે અહી 𝑄𝐶૦ આપેલ છે તેથી Q ખરેખર 𝑄𝐶૦|𝑉|2 થશે એનો અર્થ ધારો કે આ તમારું નોડ છે જ્યાં વોલ્ટેજ છે અને અહીં તમારી પાસે કેપેસિટર જોડાયેલું છે અને તે 𝑄𝑐 છે અને આ એક વોલ્ટેજ છે તેથી જ ત્યાં પોઈન્ટ વોલ્ટેજ જોડાયેલ છે તે 𝑄𝐶૦|𝑉|2 થશે તેથી જ આ |𝑉|2 ના સમપ્રમાણમાં આવે છે હું તમને આ 3 4 લીટીનુ સમીકરણ કરવા માટે કહીશ અને કોઈ પણ પુસ્તક જુઓ તો તે ત્યાં હશે હું તમારા માટે તે કરી રહ્યો નથી તમારે પાછલા પાવર સિસ્ટમ વિશ્લેષણ કોર્સની જેમ લખવું જોઈએ કે જેમણે લીધું છે તેમાંની ઘણી વસ્તુઓ મે મૂકી છે અને ઘણી ઉકેલી છે આ 3 4 લાઇન છે હું તે પુસ્તકનો ઉલ્લેખ કરીશ નહીં કે ત્યાં કયું પુસ્તક છે પછી તમારે દરેક પાઠયપુસ્તકમાં આ શોધવું જોઈએ અને તમને આ મળશે પરંતુ આ વસ્તુ તમારે સમજી લેવી જોઈએ કે તે |𝑉|2 છે એનો અર્થ એ કે V એ પ્રતિ યુનિટ 𝑄𝐶૦ છે પણ તે પ્રતિ યુનિટ કે કિલો VAr કે મેગા VAr કોઈ પણ હોઈ તેનો કોઈ વાંધો નથી આ V પણ વસ્તુ છે તેથી આ વસ્તુઓ કેવી રીતે થશે ઉદાહરણ તરીકે માની લો કે V|𝑉|1 ૦ પ્રતિ યુનિટ છે જો તે 11 kV અથવા 33 kV હશે તો તે 1 પ્રતિ યુનિટ હશે તેનો અર્થ એ કે Q એ 𝑄𝐶૦ હોવો જોઈએ જેનો અર્થ છે કે ચોક્કસ પાવર ઇન્જેક્શન કરવામાં આવશે પરંતુ જો તે ન હોય તો માની લો કે મોડ V એ ચોક્કસ નોડ પર 0 95 પ્રતિ યુનિટ છે તેનો અર્થ એ કે તમારો Q એ 𝑄𝐶૦|0 95|2 હોવો જોઈએ તેનો અર્થ ઉદાહરણ તરીકે ધારો કે તે 5 મેગા VAr છે પછી જો તમે તેને |0 95|2 લો મારી પાસે કેલ્ક્યુલેટર નથી તેથી આ કેટલું આવશે તેની ગણતરી તમે કરો અને તેટલી વસ્તુ તે ઇન્જેક્ટ કરશે તેનો અર્થ ઉદાહરણ તરીકે ધારો કે તે 0 85 અથવા 86 બને છે તેનો અર્થ એ કે જો તે 5 MVAr છે તો 0 86×5 થશે તેથી તેનો અર્થ એ કે 5 ની જગ્યાએ આશરે 4 3 MVAr ઇન્જેકટ કરવામાં આવશે કારણ કે કેપેસિટર એ અચળ ઈમ્પીડન્સ પ્રકારનો લોડ છે તેનો અર્થ એ કે તમે જે પણ ઉદાહરણ લીધું છે તેમાં આપણે કેપેસિટર અથવા 400 કિલો VAr જોડ્યું છે તેથી તેનો અર્થ એ નથી કે તે ઇન્જેક્ટ કરી રહ્યું છે કારણ કે ત્યાંથી મેં બધું જ અચળ પાવર તરીકે ધાર્યું છે તેથી જ મેં બધું લીધું છે જો હું કેપેસિટર અને અન્ય સંયુક્ત લોડના અચળ ઈમ્પીડન્સ કરવાનો પ્રયાસ કરું છું તો વર્ગખંડના હેતુ માટે તે મુશ્કેલ હશે તેથી જ તમારી ઉત્પાદક રેટિંગ આની જેમ હશે પરંતુ આખરે વાસ્તવિકતામાં તે ઓછું ઇન્જેક્ટ કરશે પરંતુ જો વોલ્ટેજ તેના કરતા વધારે જાય જો તમે કહો કે વોલ્ટેજ 1 01 પર જાય છે તો તે પણ બની શકે છે અને તેનો કોઈ વાંધો નથી તેથી તે કિસ્સામાં તે થોડુંક વધુ ઇન્જેક્ટ કરશે પરંતુ સામાન્ય કિસ્સામાં તે ઓછું હશે તેથી તમે વિચારો છો કે તે 5 MVAr આપશે તો તેવુ નથી તમારે કેપેસિટરને અચળ ઈમ્પીડન્સ તરીકે લઈને ચોક્કસ વિશ્લેષણ કરવાની જરૂર છે તેથી આ એક વસ્તુ છે તેથી જ તે અચળ ઈમ્પીડન્સ લોડ છે તમે લખશો તો મને લાગે છે કે તે 1 2 3 4 5 લીટી 5 અથવા 6 ગાણિતિક સમીકરણ લેશે જો તમે તેને નાના સમીકરણ પર લખો છો તો તમે આ મેળવશો આ તમારા માટે એક વસ્તુ છે જેને તમે શન્ટ કેપેસિટર માટે કહો છો હવે બીજી વાત એ છે કે કોર્સની બહાર DG વસ્તુ પણ મે કહી છે ડીસ્ટ્રીબ્યુશન જનરેશનનો ઓછામાં ઓછો ખ્યાલ પણ મે આપ્યો છે પરંતુ આપણે તેની ચર્ચા કરીશું નહીં તે એક વસ્તુ છે બીજી વસ્તુ એ છે કે અહીં તમારી પાસે તેર નોડસ છે પરંતુ તમારે તે શોધવાનું રહેશે કે શન્ટ કેપેસિટર્સના પ્લેસમેન્ટ માટે કયા નોડ શ્રેષ્ઠ સ્થાન આપે છે પરંતુ એમ ધારીને કે તમારી પાસે સીસ્ટમની લોડ ફ્લો કોડિંગ છે ત્યાં અમુક અલગ અલગ રસ્તા છે અને તમારે શન્ટ કેપેસીટર માટે અથવા DG માટે શ્રેષ્ઠ સ્થાન શોધવું પડશે પરંતુ અહીં હું તમને કહીશ કે હું માત્ર સરળ વસ્તુને સમજાવીશ માની લો કે શ્રેષ્ઠ નોડ એટલે કે ક્યા નોડ શ્રેષ્ઠ પરિણામ આપે છે જો તે સિંગલ કેપેસિટર પ્લેસમેન્ટ છે તો તે સમસ્યા નથી ઉદાહરણ તરીકે ધારો કે તમે નોડ 2 ને ધ્યાનમાં લો છો તો નોડ 2 શુ કરશે ધારો કે હું એક આલેખ મુકું છું ધારો કે હું નોડ 2 પર કેપેસીટર મુકું છું તેથી આ બાજુ 𝑄𝐶2 છે અને આ બાજુ કુલ પાવર લોસ છે જે નેટવર્કનુ 𝑃𝐿𝑜𝑠𝑠 છે તેથી તમે શું કરી શકો છો ધારો કે તમે કનેક્ટ કરી રહ્યાં છો હું તેને અહીં મૂકી રહ્યો નથી અથવા જોડી રહ્યો નથી પરંતુ ધારો કે કેપેસિટર 𝑄𝐶2 આ નોડ પર જોડાયેલ છે તે પછી તમારું લોડ 2 𝑃𝐿2 𝑗𝑄𝐿2 − 𝑄𝐶2 છે કારણ કે હું 𝑄𝐶2 લોડ ફલો ડેટામાં જોડી રહ્યો છુ અને તમે માત્ર સ્થિતિના 𝑄𝐶 ના મૂલ્યમાં વધારો કરો માની લો કે સ્ટેપ 10 20માં 𝑄𝐶2 આ રીતે વધતુ જશે અને આ બાજુ 𝑄𝐶2 વધતું જાય છે પછી તમને જે મળશે તે આના જેવો આલેખ હશે અને આ કેપેસિટર માટેની તમારી ન્યૂનતમ ખોટ હશે અને આ 𝑄𝐶ના મૂલ્યનું મહત્તમ મૂલ્ય હશે તેવી જ રીતે આ કેપેસિટરને નોડ 2 માંથી દૂર કરો એક સમયે ફક્ત કેપેસીટરને દુર કરો અને એક જ સમયે નોડ 3 પર બીજા કેપેસિટરને જોડો અને ફરીથી જો તમે આલેખ દોરો છો તો ફરી ક્યાંક તે શરૂ થશે અને ફરીથી નીચે જઈ શકે છે આ રીતે પણ તમારે દર વખતે આલેખ દોરવાની જરૂર નથી તેથી તમારે એવું કરવું પડશે કે જયારે તમે કોડ લખો ત્યારે તમારે જોવું પડશે કે આ ખોટ ઘટતી જાય છે તેથી મારો મતલબ કે આ પહેલુ બિંદુ છે આ બીજુ છે આ ત્રીજુ છે જો તમે વર્તમાનનો અને પાછળનો તફાવત લેશો તો તે ઋણ હશે તેથી જ્યાં સુધી તફાવત ઋણ નથી ત્યાં સુધી તે ઘટતું જાય છે તે માત્ર આગળના બિંદુથી બંધ થાય ત્યાં સુધી ધન છે અને તેને 𝑄𝐶2નુ મુલ્ય કહે છે અને તે ખોટ છે તે જ રીતે દરેક વખતે તમારે કયું એક તમને ખોટનુ ન્યુનતમ મુલ્ય આપે છે તે લેવું પડશે અને શોધવું પડશે અને અનુરૂપ કેપેસિટીન્સ કેપેસિટર મૂલ્ય કિલો VAr છે અને આ ખરેખર કિલોવોટ છે તમને સિંગલ કેપેસિટર માટે કેપેસિટરનું શ્રેષ્ઠ મૂલ્ય મળશે જો તે 2 અથવા 3 કેપેસિટર છે તો પછી અલબત્ત તમારે કેટલીક ઓપ્ટિમાઇઝેશન તકનીક પર જવું પડશે જે કાર્યક્ષેત્રની બહાર છે તેથી તેનો અર્થ એ નથી કે અંતિમ નોડ પર કોઈ શ્રેષ્ઠ સ્થાન હશે તે કોઈ ઊચુ સ્થાન હશે જે તમને શ્રેષ્ઠ ન્યુનતમ પાવર લોસ આપશે પરંતુ તે જ સમયે વોલ્ટેજ સુધારણાને ધ્યાનમાં લેવું જોઈએ કે જે પણ ત્યાં હશે તેથી તે વસ્તુઓ જો તમે 2 અથવા 3 કેપેસિટર લો છો તો તે જોડાણની વસ્તુ જટિલ છે પરંતુ આ તે છે જે કોઈ એક કેપેસિટર ઓપ્ટિમાઇઝેશન વિશ્લેષણાત્મક તકનીકને હલ કરી શકે છે પરંતુ મેં તમને કહ્યું છે કે લોડ ફ્લો એ કોડને તારવવા માટે ખૂબ જ સરળ છે પરંતુ પરીક્ષા હેતુ માટે તમારે કોડ લખવાની જરૂર છે પરંતુ હું ફક્ત તેને જ કહી રહ્યો છું જે બી ટેક પ્રોજેક્ટ કરી રહ્યા છે અથવા તો આ માસ્ટર પ્રોજેક્ટમાં પણ ઘણા આ લોડ ફ્લો અને બીજી વસ્તુઓ કરી રહ્યા છે તેથી આ તમને ખુબ મદદ કરશે હું જાણતો નથી કે સિસ્ટમ પર કેપેસિટરની આ એપ્લિકેશન અંગે હું કંઈપણ ચૂકી ગયો છું કે નહીં પરંતુ આ સાથે આપણે નવા વિષય પર જઈશું તેથી કેપેસિટર વસ્તુ સમાપ્ત થઈ ગઈ છે સારા અસાઇન્મેન્ટના દાખલા તમને આપવામાં આવશે અને તમારું કામ તેનો ઉકેલ કરવાનું છે ધીરજ રાખીને તમારે તે બાબતોને યોગ્ય રીતે હલ કરવી પડશે આ સાથે કેપેસીટરની એપ્લિકેશનથી વિતરણ સીસ્ટમ બધું જ આવરી લેવામાં આવ્યું છે તેથી તે પછી આપણે લોડ ફ્રીક્વન્સી કંટ્રોલload frequency control લોડ આવર્તન નિયંત્રણ પ્રકરણ પર જઈશું અને હું આશા રાખું છું કે તમે આ લોડ ફ્રીક્વન્સી કંટ્રોલને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરશો હું આ માટે ખૂબ જ ધીમેથી આગળ વધીશ કારણ કે અહીં એક કંટ્રોલ સિસ્ટમ આવશે અને તમે બધાએ કંટ્રોલ સિસ્ટમનો અભ્યાસ કર્યો છે અને બીજી વસ્તુ સ્ટેટ સ્પેસ એનાલિસીસ છે અને તમે આ વસ્તુઓ સરળતાથી મેળવશો પરંતુ તમે જોશો કે તમે દરેક વસ્તુને સમજી રહ્યા છો તેથી તે તરફ જતા પહેલા હું તમને સામાન્ય રીતે પાવર સિસ્ટમ કહેવા માગું છુ અથવા આપણે અહીં ઇલેક્ટ્રિક એનર્જી સિસ્ટમ લખ્યું છે સામાન્ય રીતે તમે જોશો કે લોડ સતત બદલાતા રહે છે અને તેમાં બધા સમયે વધારો ઘટાડો થાય છે કેટલાક લોડ ચાલુ હોય છે કેટલાક લોડ બંધ થઈ જાય છે તે સતત રીતે બદલાતું રહે છે અને ક્યારેક દિવસ દરમ્યાન બદલાતું રહે છે પરંતુ જો તમે નાની જાતની નાની બાબતોને ધ્યાનમાં લો તો લોડમાં નાનો ફેરફાર થાય છે પરંતુ તે બધા સમયે બન્યું છે ધારો કે કેટલીકવાર આપણે ઘરે અથવા ઉદ્યોગમાં સ્વિચ ઓન કરી રહ્યા છીએ સ્વીચ ઓફ કરી રહ્યા છીએ અને પીક કલાકોમાં પણ બદલી રહ્યા છીએ અને લોડ બંધ થઈ જશે તેથી આ સમયે તમે જોશો કે જો ત્યાં કોઈ લોડ ફ્લો અભ્યાસ છે જે આપણે પાવર સિસ્ટમ એનાલિસીસના અભ્યાસક્રમમાં જોયું છે કે જે ડીકપલ લોડ ફ્લો છે ડીકપલ લોડ ફ્લોમાં જો વાસ્તવિક પાવર બદલાય છે તો પછી તમારું વોલ્ટેજ એંગલ બદલાયું છે અને તે બસ વોલ્ટેજની તીવ્રતાને છોડી દે છે મારો મતલબ કે લગભગ અસરગ્રસ્ત વગરનો અને વોલ્ટેજ એંગલ ચેન્જનો અર્થ એ છે કે આવર્તન બદલાઇ રહ્યું છે હવે તમે f અથવા ω લો અને એ જ રીતે રિએક્ટીવ પાવર બદલાય છે અને ત્યાં રિએક્ટીવ પાવરમાં થોડો ફેરફાર આવે છે તો પછી વોલ્ટેજની તીવ્રતામાં અસર થશે પરંતુ તે વોલ્ટેજ એંગલ ડેલ્ટા અથવા આવર્તનને છોડી દે છે તેથી નાના ફેરફારો માટે આ બે બાબતો સંપૂર્ણ રીતે ડિકપલ કરવામાં આવી છે તેથી તે જ રીતે તમારી સમાન વિભાવના અથવા સમાન ફિલોસોફીphilosophyતત્વજ્ઞાન અહીં લાગુ કરવામાં આવશે અને તે પછી લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ શુ છે તે આવશે સામાન્ય રીતે આપણે કંઈપણ તરફ જતા પહેલા આપણે ક્યારેક ઓટોમેટીક જનરેશન કંટ્રોલ શબ્દનો ઉપયોગ કરીએ છીએ ખરેખર હું જે પણ સમજી શકું છું તે એ છે કે ઓટોમેટીક જનરેશન કન્ટ્રોલ એ ખરેખર લોડ ફ્રીક્વન્સી કંટ્રોલ વત્તા ઇકોનોમિક લોડ ડિસ્પેચ છે તેથી ઇકોનોમિક લોડ ડિસ્પેચ ત્યાં નથી પછી ઓટોમેટીક જનરેશન કન્ટ્રોલ એ લોડ ફ્રીક્વન્સી કંટ્રોલની બરાબર છે વિચાર એ આવું કંઈક છે કે ધારો કે તમારી પાસે થર્મલ એકમ છે હું ફક્ત થર્મલ એકમોને ધ્યાનમાં લઈશ તેથી છેલ્લા કોર્સમાં પાવર સિસ્ટમના આપણા શ્રેષ્ઠ ઓપરેશનમાંથી પ્રત્યેક થર્મલ યુનિટ્સને આપણે જોયા છે અને દરેક જનરેટર પાસે કિંમત લાક્ષણિકતાઓ છે માની લો કે તમારી લોડની માંગ અચાનક 1000 મેગાવોટથી વધીને 1100 મેગાવોટ થઈ ગઈ છે તેથી લોડમાં 100 મેગાવોટનો વધારો થયો છે અને ધારો કે પાવર સીસ્ટમમાં તમારી પાસે 4 અથવા 5 જનરેટ કરનારા એકમો છે અને દરેક જનરેટ કરતા એકમો પાસે જુદી જુદી કિંમતની લાક્ષણિકતા છે પછી તે મુજબ તે 100 મેગાવોટ લોડ તમે 5 યુનિટ્સમાં એને અનુરૂપ ફેશનમાં જોશો જેમ કે તમારી ઓપરેટિંગ કિંમત લઘુત્તમ હશે એટલે કે ઇકોનોમિક લોડ ડીસ્પેચ આવશે તેથી જ ઓટોમેટીક જનરેશન કન્ટ્રોલ એ લોડ ફ્રિકવન્સી કન્ટ્રોલ વત્તા ઇકોનોમિક લોડ ડીસ્પેચ છે પરંતુ ઇકોનોમિ લોડ ડીસ્પેચ ત્યાં હશે નહિ કારણ કે આ તમારા પાછલા કોર્સમાં પહેલેથી જ શીખવવામાં આવ્યું છે અને બીજી બાબત એ છે કે ઇકોનોમિક લોડ ડિસ્પેચ અને ઓટોમેટીક જનરેશન કંટ્રોલ બંનેને એક સાથે જોડવામાં આવે છે પછી તે વર્ગખંડની એક્સરસાઇઝ ન પણ હોઈ શકે તે માસ્ટર થિસિસ એક્સરસાઇઝ અથવા માસ્ટર કોર્સ હશે તેથી આપણે ફક્ત લોડ ફ્રિકવન્સી કન્ટ્રોલ લઈશું ખુબ ખુબ આભાર આપણે પાછા મળીશું